નમસ્કાર તો ગઈકાલે વર્ગમાં આપણે રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટીન્સ resistance inductance and capacitance વિશે ચર્ચા કરી જ્યારે તેઓ શ્રેણીમાં સમાંતર સંયોજનમાં જોડાયેલા હોય ત્યારે આપણે તે સર્કિટ્સનો રિસ્પોન્સ જોયો તો આજે આપણે ખાસ કરીને વોલ્ટેજ અને કરંટના સંદર્ભમાં કેપેસિટર અને ઇન્ડેક્ટર ફેઝર સંબંધ જોશું તો ઇન્ડક્ટર માટે ચાલો માની લઈએ કે કરંટiImcos ωt∅ છે ચાલો ઇન્ડડક્ટરમાં ફેઝરના સંદર્ભમાં ઇન્ડક્ટર વોલ્ટેજ અને કરંટનું પર્ફોર્મન્સ જોઈએ આપણે કહી શકીએ કે ઇન્ડક્ટરમાં કરંટ iImcos ωt∅ છે આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટરમાંની વોલ્ટેજ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે vLdidt આ કિસ્સામાં વોલ્ટેજ થશે જો તમે સમયના સંદર્ભમાં કરંટ i ને અલગ પાડશો તો તમને મળશે vLdidt ωLImsin ωt∅ હવે આપણે પાછલા કેટલાક લેક્ચર્સની ચર્ચા કરી કે જો તમારી પાસે માઇનસ sine થિટા છે તો તમે તેને cos થેટા વત્તા 90 ડિગ્રી તરીકે cos ના રૂપમાં રજૂ કરી શકો છો તો તે જ આપણે અહીં ઉપયોગ કર્યો છે અને આપણે sineને Cosineમાં રૂપાંતરિત કર્યું છે અને હવે આપણે તે લખી શકીએ છીએ vωLImcos ωt∅90 તો હવે તમે કેવી રીતે ફેઝરના રૂપમાં વોલ્ટેજને દર્શાવશો આ ટર્મ ωLIm કોન્સટન્ટ છે પછી cos ωt∅90 ને યુલ ર સ્વરૂપ માં રજૂ કરી શકાય છે તો આને VωLImej∅90ωLImej∅ej90 તરીકે લખી શકાય છે હવે જો તમે આ ટર્મ જુઓ તો તમે શું લખશો કારણ કે તમે જાણો છો કે ej∅cos∅jsin∅ તો ∅ ને બદલે જો તમે 90 ડિગ્રી લખો તો ej90cos90jsin90j થશે કારણ કે Cos 90 શૂન્ય થશે તો આ ટર્મ jωLImej∅ તરીકે સરળ બનાવી શકાય છે હવે જો તમે આ ચોક્ક્સ ટર્મ જોશો તો આ કરંટની ફેઝર રજૂઆત સિવાય કંઈ નથી તમે I ને બોલ્ડ માં લખી શકો છો જે બતાવે છે કે આ કરંટની ફેઝર રજૂઆત છે તો તમે વોલ્ટેજ ફેઝરને સરળ બનાવી શકો છો VjωLI હવે jωL શું છે આ ટર્મ મૂળભૂત રીતે ઇન્ડકટીવ રિએક્ટન્સ છે તો સરળ ટર્મમાં આપણે તેને XL તરીકે રજૂ કરીએ છીએ તો તેનો અર્થ શું છે જો તમે ઓહમના નિયમ સાથે કોરીલેટ કરો તો તમે જોશો કે વોલ્ટેજ viR તરીકે રજૂ થાય છે તો જો તમે આ ચોક્કસ સમીકરણ સાથે ઓહમના નિયમને કોરીલેટ કરો તો તમે સરળતાથી કહી શકો છો કે આ તે કંઈક છે જે પ્રવાહનો પ્રતિકાર કરે છે અને તેથી જ તેને ઇન્ડક્ટરના કિસ્સામાં ઇન્ડકટીવ રિએક્ટન્સ કહેવાય છે હવે જો તમે પ્લેન પર કરંટ અને વોલ્ટેજ ફેઝર પ્લોટ કરો તો X અક્ષમાં તમારૂ વાસ્તવિક મૂલ્ય હશે અને Y અક્ષમાં તમારી પાસે કાલ્પનિક મૂલ્ય હશે અને જો તમે કરંટને પ્લોટ કરો તો તે ફેઝર એક ચોક્કસ દિશામાં હશે જે વાસ્તવિક અક્ષથી ∅ કોણ બનાવશે તો આ કરંટ I નું ફેઝર થશે હવે જો તમે વોલ્ટેજ માટે ફેઝર જોશો તો જો તમે સમીકરણ જોશો તો તમને ખ્યાલ આવશે કે વોલ્ટેજ કરંટથી 90 ડિગ્રીથી લીડીંગ છે તો વોલ્ટેજ ફેઝરએ કરંટના સંદર્ભમાં 90 ડિગ્રી લીડીંગ હશે અને તેનું કંઇક મૂલ્ય છે આ વૅલ્યુ ωLIm બનશે તો તે જ આપણે વોલ્ટેજ માટે મેળવ્યું છે અહીં મૂલ્ય અલગ હોઇ શકે પરંતુ કરંટએ વોલ્ટેજના સંદર્ભમાં લેગીંગ હશે જો તમે ફેઝર ડાયાગ્રામ જુઓ તો તે સ્પષ્ટ છે કે વોલ્ટેજ એંગલ વાસ્તવિક અક્ષના સંદર્ભમાં ∅90 છે અને તે કરંટના સંદર્ભમાં 90 ડિગ્રી લીડીંગ છે હવે આપણે કેપેસિટર વિશે વાત કરીએ ધારો કે કેપેસિટરની એક્રોસ મા વોલ્ટેજ vVmcos ωt∅ તરીકે આપવામાં આવ્યો છે તો પછી તમે કરંટની ગણતરી કેવી રીતે કરશો તમે iCdvdt આ સમીકરણનો ઉપયોગ કરશો તેનો અર્થ એ છે કે તમારે ફક્ત વોલ્ટેજ ટર્મને ડિફરંશિયેટ કરવી પડશે અને તમને મળશે iCdvdt ωCVmsin ωt∅ હવે જેમ આપણે ઇન્ડડક્ટરના કિસ્સામાં કર્યું છે તેમ આપણે તેને પોઝિટિવ બનાવવા માટે sine ટર્મને Cosine સાથે અને V ને 90 ડિગ્રી પર બદલી શકીએ છીએ કારણ કે નેગેટીવ સાઈન દૂર થઇ જશે iωCVmcos ωt∅90 કરંટ માટેના ફેઝર ને યુલર સ્વરૂપમાં IωCVmej∅90ωCVmej∅ej90jωCVmej∅jωCV રજૂ કરી શકાય છે તો હવે જો તમે વોલ્ટેજ VIjωC લખો 1jωC ટર્મ એ ફરીથી એવું જ છે જે આપણે ઇન્ડડક્ટરના કિસ્સામાં અથવા જે રેઝિસ્ટન્સના કિસ્સામાં જોયું તો રેઝિસ્ટન્સના કિસ્સામાં પણ આ ટર્મ viR હતી જો તમે કો રિલેટ કરો તો આની પાસે પ્રવાહને પ્રતિકાર કરવાનો ગુણધર્મ પણ હશે આને Xc તરીકે લખી શકાય છે જેને કેપેસિટીવ રિએક્ટન્સ ના સિમ્બોલ તરીકે લખાય છે તો તમે જોઈ શકો છો કે બંને ટર્મ્સ ઓહમના નિયમના કિસ્સામાં જે વર્ણવ્યું છે તેની સમાન છે અહીં જો તમે વોલ્ટેજ અને કરંટને પ્લોટ કરો તો વાસ્તવિક અક્ષ X અક્ષ પર અને કાલ્પનિક અક્ષ Y અક્ષ પર છે જો વોલ્ટેજ V પ્લોટ કરો તો તે વાસ્તવિક અક્ષના સંદર્ભમાં કંઇક ફેઝ એન્ગલ Phi બનાવશે પછી જો તમે આ ચોક્ક્સ એકસપ્રેશન જોશો તો તમારા જાણવામાં આવશે કે કરંટ I એ 90 ડિગ્રીથી વોલ્ટેજના સંદર્ભમાં લીડિંગ છે તો આપણે શું કહી શકીએ આ કિસ્સામાં કરંટ 90 ડિગ્રીથી વોલ્ટેજને લીડ કરે છે પછી તે બંને કિસ્સાઓ પછી ભલે તે ઇન્ડક્ટર અને કેપેસિટર હોય વોલ્ટેજ અને કરંટ 90 ડિગ્રી ફેઝથી આઉટ ઓફ ફેઇઝ હશે તો જ્યારે તમે રેઝિસ્ટર સાથે તુલના કરો જ્યાં વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં છે તો આ કિસ્સામાં કેપેસિટર અને ઇન્ડેક્ટર બંને ફેઝથી આઉટ ઓફ ફેઇઝ હશે ઇન્ડક્ટરના કિસ્સામાં કરંટ વોલ્ટેજથી 90 ડિગ્રી લેગિંગ અથવા પાછળ હશે જ્યારે કેપેસિટરના કિસ્સામાં કરન્ટ વોલ્ટેજથી 90 ડિગ્રી લિડિંગ હશે હવે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જેથી તમે ફેઝરની ટર્મ સારી રીતે સમજી શકો માની લો કે વોલ્ટેજ vt12 cos 60t45° એ 0 1H ના ઇન્ડક્ટર પર લાગુ કરેલ છે તમને ઇન્ડેક્ટર દ્વારા સ્ટેડી સ્ટેટ કરંટ શોધવાનું કહેવામાં આવે છે આપણે તે ટર્મનો ઉપયોગ કરીશું જે આપણે હમણાં જ મેળવી છે જે IVjωL છે હવે વોલ્ટેજ ફેઝર તમે અહીંથી લઈ શકો છો તો એ 60 છે જે તમે અહીંથી લઈ શકો છો અને ઇન્ડકટરના મૂલ્યથી ગુણાકાર કરી શકો છો જે 0 1 H છે તેથી IVjωL12∠45j600 112∠456∠902∠ 45A તો અહીં જો તમે j ને એક એન્ગલ 90 ડિગ્રી સાથે ગુણાકાર કરો તો તમને છેદ માં 6 એન્ગલ 90 ડિગ્રી મળશે અને જ્યારે તમે સરળ કરો ત્યારે 12 આવશે જ્યારે તમે તેને 6 દ્વારા વિભાજીત કરશો તે ૨ થશે અને પછી 45 માઇનસ 90 ડિગ્રી એ અંતિમ ફેઝ થશે જે માઇનસ 45 ડિગ્રી એમ્પીયર છે તો તે કરંટ મૂલ્ય હશે જે આપણે ઇન્ડડક્ટર પાસેથી મેળવીએ છીએ અને જો તમને ટાઈમ ડોમેન માં લખવાનું કહેવામાં આવે તો તમે સીધુ લખી શકો છો કારણ કે આપણે જાણીએ છીએ કેiImcos ωt∅ એ કરંટની ટાઈમ ડોમેનમાં રજૂઆત છે અહીં Im 2 છે જેની આપણે હમણાં જ ગણતરી કરી છે તો પછી cos ઓમેગા T એ અહીં 60t છે અને પછી Phi માઈનસ 45 ડિગ્રી એમ્પીયર છે i હવે આપણે ઇંસ્ટંટેનીઅસ પાવર વિશે વાત કરીએ ઇંસ્ટંટેનીઅસ પાવર એ કોઈક સમયે એલીમેન્ટ દ્વારા વપરાશમાં લેવાતો અથવા કોઈક વોલ્ટેજ અથવા કરંટ સ્રોત દ્વારા પૂરા પાડવામાં આવતો પાવર છે તો ઇંસ્ટંટેનીઅસ પાવર pt એ કોઈપણ એલીમેન્ટ દ્વારા શોષી લેવાતો તાત્કાલિક વોલ્ટેજ vt અને તાત્કાલિક કરંટ it જે તેના દ્વારા વહે છે તેનો ગુણાકાર છે તો ગાણિતિક દ્રષ્ટિએ આપણે શું લખી શકીએ આપણેptvti લખી શકીએ છીએ બંને ટાઈમ ડોમેનમાં છે તો પાવર ના મૂલ્યની ગણતરી કેવી રીતે થશે માની લો કે આપણી પાસે વોલ્ટેજ vtVm cos tv અને itIm cos ti છે હવે અહીં Vm અને Im એમ્પ્લીટયુડ છે અને v અને i ક્રમશ વોલ્ટેજ અને કરંટ માટેનો ફેઝ એન્ગલ છે હવે જો તમે આ મૂલ્યને સમીકરણમાં મૂકો તો ptvtitVmImcos tv cos ti હવે જો તમે કેટલાક સરળ ત્રિકોણમિતિ ઓપેરશન કરો તો તમને pt12VmImcos v i 12VmImcos 2tvi મળશે હવે ચાલો માની લઈએ કે આ ખૂણો A છે અને આ ખૂણો B છે તો જો તમે પહેલાનાં લેકચર્સને યાદ કરો તો આપણે Cos એ cos A cos B Sin A SinB સિવાય કંઈ નથી એ જ રીતે CosAB એ છે તો જો તમે આ બે સમીકરણોનો સરવાળો કરો તો તમે શુ મેળવશો 2 ગુણ્યા CosA Cos B એ Cos A B સિવાય કંઈ નથી તો હવે જો તમે આ સમીકરણની cos A cos B ટર્મ સાથે સુસંગતતા જુઓ કારણ કે આપણે ધાર્યું છે કે A એ tv છે અને B આપણે ti ધાર્યું છે તો હવે જો તમે કોરિલેટ કરો અને A અને B નુ મુલ્ય મુકો તો તમને સમીકરણ pt12VmImcos v i 12VmImcos 2tvi મળશે તો આ રીતે આપણે ઇંસ્ટંટેનીઅસ પાવર ને બે ટર્મ્સના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ હવે જો તમે કાળજીપૂર્વક આ બે ટર્મ્સ જોશો તો પ્રથમ ટર્મ કોન્સટન્ટ છે કારણ કે આ ચોક્કસ ટર્મમાં કોઈ સમય આધારિત ભાગ ઉપલબ્ધ નથી જ્યારે તમે બીજો ભાગ જોશો તો તેમાં સિનુસસોઇડલ ભાગ છે જેની ફ્રિકવન્સી વોલ્ટેજ અથવા કરંટની ફ્રિકવન્સીથી બમણી ફ્રિકવન્સી છે તો આ બે ટર્મ્સ ઇંસ્ટંટેનીઅસ પાવર ને વ્યાખ્યાયિત કરે છે હવે જો તમે આ ટર્મ જોશો તો તમે કહી શકો છો કે સમય સાથે ઇંસ્ટંટેનીઅસ પાવર બદલાય છે તેને માપવું મુશ્કેલ બનશે તો આપણે સામાન્ય રીતે શું માપીએ છીએ આપણે સામાન્ય રીતે સરેરાશ પાવર ને માપીએ છીએ કારણ કે તે માપવા માટે વધુ અનુકૂળ છે અને હકીકતમાં જો તમે વૉટમીટર જોશો તો તે એવરેજ પાવર ને માપે છે ઇંસ્ટંટેનીઅસ પાવર નહીં તો ચાલો જોઈએ કે પાછલા સમીકરણમાંથી આપણે એવરેજ પાવરની ગણતરી કેવી રીતે કરીશું તો એવરેજ પાવર જે આપણે વોટ માં રજૂ કરી શકીએ છીએ તે એક ચોક્કસ સમયગાળા ના ઇંસ્ટંટેનીઅસ પાવર નું એવરેજ થશે તો તમે તેને ગાણિતિક રીતે કેવી રીતે દર્શાવશો તમે કહો છો કે એવરેજ પાવર P છે P1T0Tptdt તો આપણે તે જ ટર્મનો ઉપયોગ કરીશું જે આપણે ptમાટે પહેલા મેળવેલી છે આપણે લખી શકીએ છીએ કે એવરેજ પાવર તે બીજું કઈ નહિ પણ P1T0T12VmImcos v i 1T0T12VmImcos 2tvi છે હવે તમારે આ બે ટર્મ્સને કેવી રીતે ઈંટીગ્રેટ કરવી તે વિશે ચિંતા કરવાની જરૂર નથી આ બે ટર્મને જોતાં તમે ઓળખી શકો છો કે એવરેજ પાવર નું મૂલ્ય શું થશે કેવી રીતે ચાલો પ્રથમ ટર્મ જોઈએ પ્રથમ ટર્મ કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટનું એવરેજ હંમેશાં કોન્સ્ટન્ટ રહેશે તો આ ટર્મ ઈન્ટિગ્રશન પછી એમ ની એમજ રહેશે પરંતુ જો તમે બીજી ટર્મ જોશો તો બીજી ટર્મ સાઇનુસોઇડ છે અને આપણે જાણીએ છીએ કે એક ટાઈમ પીરીયડ દરમિયાન સિનુસાઇડનું એવરેજ શૂન્ય હોય છે ચાલો જોઈએ જો તમે એક ચોક્કસ સાઈનુસોઇડ જુવો તો પોઝિટીવ બાજુનું ક્ષેત્રફળ X અક્ષની નીચેના ક્ષેત્રફળ બરાબર હશે તો જો તમે કોઈ ચોક્કસ ટાઇમ પીરીયડ T પર એવરેજ લેશો તો પોઝીટીવ એ નેગેટિવ ને રદ કરશે તો આખરે ટાઇમ પીરીયડ દરમિયાન આ સાઇનુસોઇડનું એવરેજ શૂન્ય થશે તો આપણે કહી શકીએ કે ચોક્કસ ટાઇમ પીરીયડ દરમિયાન સાઇનુસોઇડનું એવરેજ શૂન્ય છે બીજી ટર્મ શૂન્ય થઈ જશે અને છેલ્લે આપણે જે મળ્યું છે તે છે P1T0T12VmImcos v i તો આપણે કહી શકીએ કે એવરેજ પાવર છે P12VmImcos v i તો આ બીજું કઈ નહીં પણ એક કોન્સ્ટન્ટ ટર્મ છે જે ઇંસ્ટંટેનીઅસ પાવર એક્સપ્રેશન થી છેલ્લે મળ્યું છે તો આપણે કહી શકીએ કે એવરેજ પાવર P એ કંઇ નથી પરંતુ કોન્સ્ટન્ટ ટર્મ છે જે આપણને ઇંસ્ટંટેનીઅસ પાવર થી મળી છે હવે જો તમે તે ચોક્કસ એક્સપ્રેશન જુઓ જે એવરેજ પાવર છે તો તે P12VmImcos v i છે જો તમે મૂલ્ય vi મૂકો તો તેનો અર્થ એ કે વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં છે તેથી જો વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં છે તો તેનો અર્થ એ કે સર્કિટ સંપૂર્ણ રીતે રેઝિસ્ટિવ છે હવે જો સર્કિટ સંપૂર્ણપણે રેજિસ્ટિવ હોય તો એવરેજ પાવર ને P12VmIm આ રીતે લખી શકાય છે કારણ કે cos v i એક છે અને આપણે ફક્ત રેજિસ્ટિવ એલીમેંટ એક્રોસમાં એવરેજ પાવર લખી શકીએ છીએ જે P12VmIm12Im2R થશે રેઝિસ્ટીવ લોડ ના કિસ્સામાં તમે કહી શકો છો કે સર્કિટ હંમેશા પાવર ને શોષી લેશે જ્યારે બીજા કિસ્સામાં ધારો કે v θi±90° તે પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે છે તેનો અર્થ એ છે કે સર્કિટ સંપૂર્ણ રિએકટીવ છે તેનો અર્થ એ કે સર્કિટમાં ફક્ત ઈંડક્ટિવ અથવા કેપેસિટીવ એલીમેન્ટ્સ છે તે સ્થિતિમાં એવરેજ પાવર શું થશે એવરેજ પાવર P P12VmImcos 90 0 તો આ કિસ્સામાં તમે શું કહી શકો પ્યોર્લી રિએકટીવ સર્કિટના કિસ્સામાં સર્કિટ કોઇ એવરેજ પાવર ને નહીં શોષે આ ચોક્કસ એવરેજ પાવર ગણતરી માટે આ બે મહત્વપૂર્ણ બાઉન્ડ્રી કન્ડીશન છે જ્યાં તમે બતાવી શકો છો કે એક પ્યોર્લી રેજિસ્ટિવ માટે છે અને બીજું પ્યોર્લી રિએકટીવ માટે છે હવે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જેથી તમે સમજી શકો કે આપણે હમણાં સુધી શું ચર્ચા કરી છે હવે જો તમને પેસિવ લીનીઅર સર્કિટ દ્વારા શોષિત ઇંસ્ટંટેનીઅસ અને એવરેજ પાવર શોધવા માટે પૂછવામાં આવે છે અને એ વોલ્ટેજ vt120 cos 377t45° દ્વારા એક્સસાઈટેડ છે એલીમેંટમાં કરંટ vt120 cos 377t45° એમ્પીયર છે તો વોલ્ટેજ અને કરંટ બંને આપવામાં આવેલ છે આપણે શું કરવાનું છે આપણે ઇંસ્ટંટેનીઅસ તેમજ એવરેજ પાવર નું મૂલ્ય શોધવાનું છે તો ઇંસ્ટંટેનીઅસ પાવર p ને ઇંસ્ટંટેનીઅસ વોલ્ટેજ અને કરંટના ગુણાકાર તરીકે આપી શકાય છે તો અહીં તમે સરળ રીતે V અને I ની કિંમત મૂકી શકો છો તમને શું મળશે pvi1200cos 377t45° cos 377t 10° તમે એમ કહી શકો કે આ A છે અને આ B છે તમે cos A cos B મૂલ્યનો ઉપયોગ કરી શકો છો જે કંઇ નથી સિવાય કે 12 cos A B cos જ્યારે તમે સરળ બનાવશો ત્યારે તમને શું મળશે તમને મળશે 600 cos 754t35° cos 55° 344 2600 cos 754t35° તમારી પાસે એવરેજ ટર્મ અને એક સાઈનુસોઇડની જેમ બદલાતી ટર્મ છે અહીં આ મૂળ ફ્રિકવંસી ના મૂલ્યથી બમણી હશે તો ઇંસ્ટંટેનીઅસ પાવર માટે તમને એક કોન્સટન્ટ ટર્મ વત્તા એક સાઈનુસોઇડ ની જેમ બદલાતી ટર્મ મળી હવે તમે એવરેજ પાવર ની ગણતરી કેવી રીતે કરશો એવરેજ પાવર ની ગણતરી માટે આપણને જાણવા મળ્યું કે ઇંસ્ટંટેનીઅસ પાવર માંથી આપણને જે કોન્સટન્ટ ટર્મ મળે છે તે બીજું કઈ નહી પણ કુલ એવરેજ પાવર છે તો અહીંથી જ તમે કહી શકો છો કે એવરેજ પાવર 344 2 વોટ છે પરંતુ તમે તે કેવી રીતે ચકાસણી કરી શકશો કે તે સાચું છે કે નહીં ચાલો જે હમણાં જ મેળવ્યું છે એ સમીકરણ નો ઉપયોગ કરીને એવરેજ પાવરની ગણતરી કરીએ

2 જો તમે ફરીથી સરળ બનાવશો તો અમને તે જ મૂલ્ય મળશે જે આપણે હમણાં જ ઇંસ્ટંટેનીઅસ પાવર ગણતરીમાં જોયું છે આપણે કહી શકીએ કે એવરેજ પાવર કે જેની સૂત્ર પરથી આપણે ગણતરી કરી શકીએ છીએ અથવા એવરેજ પાવર કે જેની આપણે ઇંસ્ટંટેનીઅસ પાવર પરથી આપણે ગણતરી કરી શકીએ છીએ તે બંને સમાન છે આનો ઉપયોગ કરીને તમે મૂલ્યો ચકાસી શકો છો તો આ સાથે આપણે અમારો આજનો ક્લાસ સમાપ્ત કરીએ છીએ અને પછીના ક્લાસમાં આપણે RMS મૂલ્ય તરીકે ઓળખાતા એક મહત્વપૂર્ણ ટર્મ વિશે ચર્ચા કરીશું કારણ કે જ્યારે પણ તમે ઇલેક્ટ્રિક સર્કિટનું એનાલિસિસ કરો છો ત્યારે તમને હંમેશા RMS મૂલ્યના રૂપમાં રજૂ કરેલા Vm અને Im મળશે કારણ કે વાસ્તવિક દૃશ્યમાં તમને ક્યારેય સમીકરણની જેમ નિર્ધારિત મુજબના પીક વેલ્યુ મેળવશો નહીં તમને હંમેશા RMS મૂલ્યો મળશે આપણે જોશું કે પીક મૂલ્ય અને સાઈનુસોઇડલ ટર્મ ની સહાયથી આપણે RMS મૂલ્ય કેવી રીતે મેળવી શકીએ છીએ ઉદાહરણ તરીકે જો તમે અહીં જોશો તો તમને હંમેશા વોલ્ટેજનું પીક વેલ્યુ મળશે અને તમને હંમેશા કરંટનું પીક વેલ્યુ મળશે પરંતુ ધારો કે જો તમને આરએમએસ મૂલ્ય શોધવા માટે પૂછવામાં આવે તો તમને કેવી રીતે મળશે તે આપણે આગલા વર્ગમાં ચર્ચા કરીશું અને પછી આપણે મેશ અને નોડલ એનાલિસિસ પરની અમારી ચર્ચા ચાલુ રાખીશું